આ વ્યાખ્યાન માં આપનું સ્વાગત છે આ વ્યાખ્યાનમાં આપણે PERT અને CPM નો ઉપયોગ કરીને પ્રોજેક્ટ શેડ્યુલીંગ વિશે ચર્ચા કરીશું છેલ્લા વ્યાખ્યાન માં આપણે પ્રોજેક્ટ શેડ્યુલીંગ ના વિવિધ મુદ્દાઓ જોયા હતા આપણે વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચર નો ઉપયોગ કરીને પ્રોજેક્ટ માં કાર્યો ના ભાગ કરવા વિશે ચર્ચા કરી હતી અને પછી આપણે ટાસ્ક નેટવર્ક વિષે જોયું હતું ઘણા વર્ષોથી આ તકનીકો નો ઉપયોગ વિવિધ પ્રકાર ના પ્રોજેક્ટ શેડ્યૂલિંગ માટે ઉપયોગ થતો આવ્યો છે અને તેથી પ્રોજેક્ટ શેડ્યૂલિંગ માટે સૂચવવામાં આવેલા વિવિધ વિચારો ને ખૂબ જ મજબૂત અને ઉપયોગી તકનીક PERT અને CPM માં મર્જ કરવામાં આવ્યા છે અને આ વ્યાખ્યાન નો હેતુ પ્રોજેક્ટ શેડ્યુલીંગ કરવા માટે PERT અને CPM નો ઉપયોગ કેવી રીતે કરવો તે વિશે ચર્ચા કરવાનો છે જો તમને યાદ હોય તો છેલ્લા વ્યાખ્યાન માં આપણે ટાસ્ક નેટવર્ક વિશે ચર્ચા કરી હતી ટાસ્ક નેટવર્ક માં આપણે પ્રોજેક્ટ માં વિવિધ કાર્યો અને પ્રાધાન્યતા ના સંબંધોને રજૂ કરીએ છીએ એટલે કે અન્ય કાર્ય શરૂ થાય તે પહેલાં કયા કાર્યને પૂર્ણ કરવું આવશ્યક છે છેલ્લા ઘણા વર્ષો માં મુખ્ય બે પ્રકારનાં ટાસ્ક નેટવર્ક એ લોકપ્રિયતા મેળવી છેજેમાનું એક છે એક્ટિવિટી ઓન નોડ ડાયાગ્રામ એક્ટિવિટી ઓન નોડ ડાયાગ્રામ માં તેના નામ મુજબ નેટવર્ક માં નોડ્સ અને એડ઼જીસ નો સમાવેશ થાય છે આ માં નોડ્સ અને નોડ્સ ને જોડતી રેખાઓ અને નોડ્સ ના નામ પ્રવૃત્તિ ના નામો સાથે લેબલ થયેલ છે તેથી દરેક નોડ એ પ્રવૃત્તિને રજૂ કરે છે તેથી જ તેને એક્ટિવિટી ઓન નોડ ડાયાગ્રામ તરીકે ઓળખવામાં આવે છે બીજી બાજુ આપણી પાસે ટાસ્ક નેટવર્ક નો એક બીજો પ્રકાર છે જે એક્ટિવિટી ઓન એરો ડાયાગ્રામ છે અહીં નોડ્સ પ્રવૃત્તિ ના અંત અથવા પ્રારંભ ને દર્શાવે છે પરંતુ પ્રવૃત્તિ જાતે એરો અથવા નોડ્સ ને જોડતી એડ઼જીસ દ્વારા રજૂ થાય છે પરંતુ એક્ટિવિટી ઓન એરો ડાયાગ્રામ માં કેટલીક સમસ્યાઓ હતી તે એક્ટિવિટી ઓન નોડ ડાયાગ્રામ કરતા વધુ જટિલ છે એક્ટિવિટી ઓન નોડ ડાયાગ્રામ ખૂબ જ સાહજિક છે જ્યારે એક્ટિવિટી ઓન એરો ડાયાગ્રામ માં આપણી પાસે પ્રવૃત્તિ ના પ્રારંભ અને અંતને રજૂ કરવા માટે નોડ્સ છે અને પ્રવૃત્તિ પોતે જ એડ઼જીસ દ્વારા રજૂ થાય છે અને ગણતરીમાં થોડી ગૂંચવણો ઉભી થાય છે અને તેથી આગળ એક પ્રોજેક્ટ ને મોડેલ કરવા માટે આપણે ડમી પ્રવૃત્તિઓ દાખલ કરવી પડી શકે છે અને સંભવત વર્ષોથી એક્ટિવિટી ઓન નોડ ડાયાગ્રામ ખૂબ જ લોકપ્રિય બની ગયો છે અને પ્રોજેક્ટ મેનેજર્સ દ્વારા ખૂબ જ ઉપયોગમાં લેવાયો છે કારણકે તે સરળ છે તેમાં વિવિધ CASE ટૂલ્સ અને કમ્પ્યુટર ટૂલ્સ અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ છે આ વ્યાખ્યાન માં આપણે એક્ટિવિટી ઓન નોડ ડાયાગ્રામ પર ધ્યાન કેન્દ્રિત કરીશું પરંતુ બ્રેકગ્રાઉન્ડ નોલેજ તરીકે આપણે એક્ટિવિટી ઓન એરો ડાયાગ્રામ પણ ધ્યાનમાં રાખીશું એક્ટિવિટી ઓન નોડ ડાયાગ્રામ માં સિંગલ સ્ટાર્ટ નોડ એક કરતાં વધુ હોઈ શકે છે જે પ્રોજેક્ટ શરૂ કરવા માટે છે કેટલીક પ્રવૃત્તિઓ એવી હોઈ શકે છે જે કોઈ પર નિર્ભર નથી એટલે કે તે કોઈપણ સમયે શરૂ કરી શકાય છે અને તે જ રીતે કોઈ પણ પ્રોજેક્ટ માં ઘણા એન્ડ નોડ હોઈ શકે છે પરંતુ ઘણા સ્ટાર્ટ નોડ અને એન્ડ નોડ એ એક્ટિવિટી ઓન નોડ ડાયાગ્રામ ને વિવિધ ગણતરીઓ ને લીધે થોડો જટિલ બનાવે છે જે વિવિધ પ્રોજેક્ટ શેડ્યુલીંગ તકનીકો ને લાગુ કરવા માટે જટિલ બનાવે છે અને તેથી આપણે ડમી સ્ટાર્ટ નોડ અને ડમી એન્ડ નોડ નો ઉપયોગ કરવો જોઈએ જેમાં સિંગલ સ્ટાર્ટ નોડ અને સિંગલ એન્ડ નોડ છે જેથી તકનીકો નો ઉપયોગ ખૂબ જ સાહજિક અને સરળ બને તો આપણે ધ્યાનમાં રાખીએ કે જ્યારે પણ મલ્ટીપલ સ્ટાર્ટ અને એન્ડ નોડ્સ હોય ત્યારે આપણે ડમી નોડ્સ નો ઉપયોગ કરીશું અહીં નોડ્સ પ્રવૃત્તિઓને રજૂ કરે છે નોડ્સ પ્રવૃત્તિઓ થી લેબલ કરેલા હોય છે અને પ્રવૃત્તિઓ ને જરૂરી સમયગાળો પણ લેબલ કરેલો હોય છે અને તેમાં એરો હશે જે અન્ય પ્રવૃત્તિઓ ની સામે એક પ્રવૃત્તિ ની પ્રાધાન્યતા સૂચવશે એક્ટિવિટી ઓન એરો ડાયાગ્રામ માં નોડ્સ પ્રવૃત્તિઓની શરૂઆત અને અંતની ઘટનાઓને સૂચવે છે પરંતુ પ્રવૃત્તિઓ એરો પર લેબલ હોય છે અને પ્રવૃત્તિઓનો સમયગાળો પણ એરો પર લેબલ થયેલ હોય છે અહીં એક સિંગલ સ્ટાર્ટ અને સિંગલ એન્ડ નોડ પણ છે જે તેને સરળ બનાવે છે એરો પ્રવૃત્તિઓને રજૂ કરે છે એરો પ્રવૃત્તિઓ થી લેબલ કરેલા હોય છે અને પ્રવૃત્તિઓ ને જરૂરી સમયગાળો પણ લેબલ કરેલો હોય છે ઉદાહરણ તરીકે એક્ટિવિટી ઓન એરો ડાયાગ્રામ માં એક પ્રવૃત્તિ A નોડ 1 થી શરૂ થઈ નોડ 3 પર સમાપ્ત થાય છે પ્રવૃત્તિ B નોડ 1 થી શરૂ થઈ નોડ 2 પર સમાપ્ત થાય છે પરંતુ એક્ટિવિટી ઓન એરો ડાયાગ્રામ નો ઉપયોગ મર્યાદિત રહેશે આપણે મોટે ભાગે એક્ટિવિટી ઓન નોડ ડાયાગ્રામ નો ઉપયોગ કરીશું હવે ચાલો આપણે એક્ટીવીટી ઓન નોડ ટાસ્ક નેટવર્ક ડાયાગ્રામ દોરવાનો પ્રયત્ન કરીએ અહીં આપણે વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચર બનાવી અને પ્રવૃત્તિઓ અને પ્રેડેસેસર્સ ને દર્શાવેલા છે A નો કોઈ પ્રેડેસેસર નથી B નો પ્રેડેસેસર A છે C નો પ્રેડેસેસર પણ A છે D અને E નો પ્રેડેસેસર B છે F નો પ્રેડેસેસર C છે G નો પ્રેડેસેસર D છે H ને બે નોડ છે H ના પ્રેડેસેસર E અને F છે તો આપણે આ કેવી રીતે દોરી શકીએ આપણે A ને સીધુ જ દોરી શકીએ છીએ કારણ કે A નો કોઈ પ્રેડેસેસર નથી તે પછી આપણે B ને એવી રીતે દોરી શકીએ જયાં A પ્રેડેસેસર છે અને આપણે C ને એવી રીતે દોરી શકીએ જયાં A પ્રેડેસેસર હોય D અને E ને એવી રીતે દોરી શકીએ જયાં B પ્રેડેસેસર હોય F ને એવી રીતે દોરી શકીએ જયાં C પ્રેડેસેસર હોય G ને એવી રીતે દોરી શકીએ જયાં D પ્રેડેસેસર હોય અને H ને એવી રીતે દોરી શકીએ જયાં E અને F પ્રેડેસેસર હોય અને અહીં બે નોડ છે અને અહીં એન્ડ નોડ હોય શકે છે તો આ એક્ટીવીટી ઓન નોડ ટાસ્ક નેટવર્ક ડાયાગ્રામ છે અને આકૃતિ માં પ્રવૃત્તિઓ અને પ્રેડેસેસર્સ ને દર્શાવેલા છે તો તમે જોઈ શકો છો કે એક્ટિવિટી ઓન નોડ ડાયાગ્રામ દોરવાનું કાર્ય બહુ મુશ્કેલ નથી મને ખાતરી છે કે જો તમને અન્ય કોઈ ઉદાહરણ આપવામાં આવે તો તમે એક્ટીવીટી ઓન નોડ ટાસ્ક નેટવર્ક ડાયાગ્રામ દોરી શકશો પરંતુ એક્ટિવિટી ઓન એરો ડાયાગ્રામ માં વધુ ગૂંચવણો હશે આપણે તેના વિષે વધારે ચર્ચા નથી કરવાનાં કારણકે ફક્ત એક્ટિવિટી ઓન નોડ ડાયાગ્રામ નો જ વધારે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે હવે PERT અને CPM એ બંને ટાસ્ક નેટવર્ક આધારિત તકનીકો છે જે છેલ્લી સદીમાં વધુ વિકસિત થઈ છે PERT એટલે પ્રોગ્રામ ઈવાલ્યુએશન રીવ્યુ ટેકનીક Program Evaluation Review Technique અને CPM એટલે ક્રિટીકલ પાથ મેથડ PERT શરૂઆત માં એક્ટિવિટી ઓન એરો ડાયાગ્રામ નો ઉપયોગ કરે છે અને ક્યારેક તેમાં એક્ટિવિટી ઓન નોડ ડાયાગ્રામ નો પણ ઉપયોગ થાય છે જો તમે બંને ના ઈતિહાસ પર નજર નાખો તો આ બંને ગેન્ટ ચાર્ટ ના આધારે વિકસિત થયા હતા ગેન્ટ ચાર્ટ એ જૂનો ડાયાગ્રામ હતો જેનો ઉપયોગ પ્રોજેક્ટ મોનિટરિંગ કંટ્રોલ રિસોર્સ એલોકેશન વગેરે માટે થાય છે આપણે ગેન્ટ ચાર્ટ ની ચર્ચા પછી કરીશું પરંતુ પ્રોજેક્ટ શેડ્યૂલિંગ PERT અને CPM ડાયાગ્રામ દ્વારા કરવામાં આવે છે અને આ 1950 ના દાયકામાં વિકસિત થયું હતું અને ગેન્ટ ચાર્ટ આના કરતાં ખૂબ પહેલા અંદાજે 1920 અને 30 ના દાયકામાં વિકસિત થયું CPM ગેન્ટ ચાર્ટ થી વિકસિત કરવામાં આવ્યુ હતું અને તેનો ઉપયોગ ડ્યુપોન્ટ કંપની દ્વારા તેના રાસાયણિક પ્લાન્ટ માટે કરવામાં આવ્યો હતો PERT નો ઉપયોગ US નેવી દ્વારા પોલારિસ મિસાઇલ ના ડેવલપમેન્ટ માટે કરવામાં આવ્યો હતો ડ્યુપોન્ટ દ્વારા CPM નો ઉપયોગ જાળવણી પ્રવૃત્તિઓ કરવા માટે થયો હતો જેમાં પ્રવૃત્તિઓ શું હશે તેમની અવધિ કેટલી છે તે ચોક્કસપણે જાણી શકાય છે જ્યારે PERT US નેવી દ્વારા પોલારિસ મિસાઇલ ના ડેવલપમેન્ટ માટે બનાવવામાં આવ્યુ હતું આ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ રાસાયણિક પ્લાન્ટ ની જાળવણી થી વિપરીત છે તે એક નિયમિત કાર્ય છે PERT એ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે હતું જ્યાં કાર્યોને લગતી ઘણી અનિશ્ચિતતાઓ છે ઉદાહરણ તરીકે કાર્ય પ્રારંભ સમય કાર્ય અવધિ સમાપ્ત સમય આ બધા રેન્ડમ છે કારણ કે ત્યાં વિલંબ થઈ શકે છે PERT કાર્ય અવધિ માટે આંકડાકીય તકનીકો નો ઉપયોગ કરે છે આ બંને તકનીકો કાર્ય પરના પૂર્વ સંબંધો અને આંતર આધારિત નિર્દેશો દર્શાવતા ટાસ્ક નેટવર્ક છે CPM એ પ્રવૃત્તિ સમયના નિશ્ચયિક અંદાજ નો ઉપયોગ કરે છે અને PERT એ પ્રવૃત્તિ સમયના આંકડાકીય અંદાજ નો ઉપયોગ કરે છે ચાલો આપણે આ આકૃતિ જોઈએ આ સૌથી સરળ PERT ડાયાગ્રામ છે અને અહીં આપણે ડિઝાઇન પરીક્ષણ પ્લાન માટે નિવારક સમય નો ઉપયોગ કર્યો છે ડિઝાઇન પૂર્ણ થયા પછી જ ટેસ્ટ પ્લાન શરૂ થઈ શકે છે ડિઝાઇન માં 15 અઠવાડિયા થવાની ધારણા છે પરીક્ષણ પ્લાન માં 5 અઠવાડિયા લાગવાની અપેક્ષા છે અને ટેસ્ટ માં 25 અઠવાડિયા લાગવાની ધારણા છે A અને B બે મુખ્ય મોડ્યુલો છે મોડ્યુલ A નું કોડિંગ માં 18 અઠવાડિયા અને મોડ્યુલ B નું કોડિંગ 23 અઠવાડિયા નો સમય લેશે અહીં જો પૂરતા સંસાધનો હોય તો ત્રણ કાર્યો સમાંતર રીતે કરી શકાય છે પરંતુ જો ડેવલપર કોડર અને ટેસ્ટર એક જ હોય તો સમાંતર રીતે ત્રણ કાર્યો કરવા શક્ય નથી ટેસ્ટ પ્લાન અને મોડ્યુલ A અને B નું કોડિંગ પૂર્ણ કર્યા પછી વાસ્તવિક ટેસ્ટીંગ કરી શકાય છે પરંતુ PERT ડાયાગ્રામ માં આપણે આ અવરોધ બતાવતા નથી કે આ બધા કાર્યો ને એક સાથે ચલાવવા માટે સંસાધનો ઉપલબ્ધ નથી તે પછીથી પ્રોજેક્ટ પ્લાનિંગ માં કરવામાં આવે છે જ્યાં પ્રોજેક્ટ મેનેજર પ્રોજેક્ટ શેડ્યુલીંગ કરવા માટે ગેન્ટ ચાર્ટ નો ઉપયોગ કરે છે જ્યાં આ સ્રોતો ની ફાળવણી માટે કાર્ય કરવામાં આવે છે અને ગેન્ટ ચાર્ટનો ઉપયોગ પ્રોજેક્ટ મોનિટરિંગ અને નિયંત્રણ માટે પણ થાય છે જ્યાં જો ત્યાં કોઈ ભિન્નતા જોવા મળે તો શેડ્યૂલ ને સુધારવાની જરૂર પડે છે ઉદાહરણ તરીકે જો ડિઝાઇન 15 અઠવાડિયા ની જગ્યાએ 13 અઠવાડિયા માં પૂર્ણ થઈ તો પ્રોજેક્ટ ના અન્ય ભાગો પર શું અસર થશે તમારે શેડ્યૂલ સુધારવું પડશે જો ટેસ્ટ પ્લાન 5 અઠવાડિયા ની જગ્યાએ 10 અઠવાડિયા માં પૂર્ણ થયા તો શેડ્યૂલ પર શું અસર થશે તો આ ગેન્ટ ચાર્ટ નો ઉપયોગ કરવા કરતાં વધુ સારૂ છે સ્રોત ફાળવણી નું નિરીક્ષણ અને નિયંત્રણ ગેન્ટ ચાર્ટ નો ઉપયોગ કરીને કરવામાં આવે છે જેની ચર્ચા આપણે પછી કરીશું 1950 ના પોલારિસ મિસાઇલ ના ડેવલપમેન્ટ માટે જે નેટવર્ક બનાવવામાં આવ્યું હતું તેની સામે અહીં આપણે દરેક નોડ સામે આપણે કાર્ય નું નામ લખીએ છીએ તમે કાર્ય ના નામની જગ્યાએ માત્ર એક લેબલ નો ઉપયોગ કરી શકો છો જો કાર્યો ઘણાં હોય તો ત્યાં આ પ્રમાણે કાર્ય નું નામ લખવાનું અયોગ્ય બને છે આપણે A B C D વગેરે જેવા લેબલ્સ નો ઉપયોગ કરી શકીએ છીએ અને પછી આપણી પાસે કોષ્ટક માં સંગ્રહિત તે લેબલ્સ માટે કાર્ય ના નામો હશે

PERT ચાર્ટ માં કાર્યો માં અનિશ્ચિતતા હોય છે અને તેથી દરેક કાર્ય માટે બહુવિધ સમય ના અંદાજ ઉપયોગ કરવામાં આવ્યો હતો જેમાં પ્રવૃત્તિ નો સમય પૂર્વવર્તી કાર્ય અને કાર્ય પૂર્ણ કરવા માટે લાગતો સમય શામેલ છે આને PERT ચાર્ટ માં રજૂ કરી શકાય છે અને PERT ચાર્ટ માંથી સ્ટેટિસ્ટિકલ ઇન્ફરન્સિંગ લઈ શકાય છે પ્રવૃત્તિ ના સમયને કેટલાક સંભાવના વિતરણ સાથે રેન્ડમ માનવામાં આવે છે તો આ તકનીકો નો ઉપયોગ સમય જતાં ઘણા વર્ષોથી થાય છે અને આ તકનીક 1950 ની શરૂઆત થી વિકસિત થઈ છે જે આશરે 70 80 વર્ષ પહેલાની છે અને મૂળભૂત રીતે તે આર્ક નેટવર્ક પરની એક પ્રવૃત્તિ હતી પરંતુ હવે તે મોટે ભાગે એક્ટિવિટી ઓન નોડ નેટવર્ક તરીકે ઉપયોગમાં લેવાય છે PERT માંની દરેક પ્રવૃત્તિ માટે 3 અનુમાન આપવામાં આવે છે એક મોસ્ટ લાઇકલી ટાઈમ છે આ પ્રોજેક્ટ મેનેજર નો એક અંદાજ છે કે તે અંદાજે કેટલો સમય લેશે પછી છે ઓપ્ટિમિસ્ટિક ટાઈમ આ ઓછા માં ઓછો સમય છે જે પ્રવૃત્તિ માં લાગી શકે છે અને પછી છે પેસીમિસ્ટિક ટાઈમ એ સૌથી લાંબો સમય છે જ્યારે કોઈ અનૈછિક ઘટના બની જાય જેમ કે ડેવલપર અસ્વસ્થ હોય સંસાધનો ન હોય કે કમ્પ્યુટર હાર્ડવેર માં સમસ્યા આવવી વગેરે તો પ્રોજેક્ટ મેનેજર દરેક પ્રવૃત્તિ માટે 3 અંદાજ આપે છે અને તેના આધારે પ્રોજેક્ટ ના સમયગાળા પર સંભાવનાત્મક અનુમાન કરવામાં આવે છે કે પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટેનો સંભવિત સમય શું છે ઓપ્ટિમિસ્ટિક ટાઈમ અને પેસીમિસ્ટિક ટાઈમ શું છે CPM એટલે કે ક્રિટિકલ પાથ મેથડ એ કેમિકલ ઉદ્યોગ માં મેઈન્ટેનન્સ પ્રોજેક્ટ માટે વિકસાવવામાં આવી હતી મેઈન્ટેનન્સ એક જટિલ પ્રવૃત્તિ છે અહીં ઘણા કાર્યો છે પરંતુ બધા કાર્યો નિયમિત છે અને તેથી કાર્યની અવધિ નિશ્ચિત છે અને તેથી CPM માં પ્રવૃત્તિ ના સમયમાં અને પ્રવૃત્તિઓ પૂર્ણ થવાના સમય ના અંદાજ માં વિવિધતા નો ઉપયોગ કરવાની જરૂર નથી પ્રવૃત્તિઓ લંબચોરસ અથવા વર્તુળો તરીકે રજૂ થાય છે જો તમે પુસ્તકો વાંચશો તો જોશો કે આ તકનીકો નો વિકાસ ઘણાં વર્ષો માં થયો છે અને તેથી આ તકનીકો માં ઘણી ઉત્ક્રાંતિ થઈ છે અને આપણે જોશું કે કેટલીક જગ્યાઓ વર્તુળનો ઉપયોગ કરે છે કેટલીક જગ્યાઓ લંબચોરસ નો ઉપયોગ કરે છે પરંતુ આ વ્યાખ્યાનમાં આપણે PERT CPM તકનીક માટે લંબચોરસ નો ઉપયોગ કરીશું CPM માં ક્રિટિકલ પાથ ની ગણતરી થાય છે અને તે પ્રોજેક્ટ ડ્યુરેશન સૂચવે છે અને તે ક્રિટિકલ પાથ ની ગણતરી માટે ટાસ્ક નેટવર્ક ડાયાગ્રામ નો ઉપયોગ કેવી રીતે કરવો તેની એક પદ્ધતિ આપે છે પરંતુ આજકાલ આપણે PERT માં પણ આવું જ કરીએ છીએ ત્યાં ક્રિટિકલ પાથ હોઈ શકે છે અને આપણે તેમની ડાયાગ્રામ માંથી ગણતરી કરી શકીએ છીએ વર્ષોથી પ્રોજેક્ટ શેડ્યુલીંગ માટે આ બે ખૂબ જ અલગ તકનીકો હતી પરંતુ પછી બંને તકનીકો એક તકનીકમાં ભળી ગઈ બંને તકનીકો ગ્રાફિકલ તકનીક છે બંને સમાન છે બંને માં અગ્રતા સંબંધો પ્રવૃત્તિઓનો ક્રમ એ બધુ રજૂ થાય છે બંનેનો ઉપયોગ પ્રોજેક્ટ્સ ના સમયગાળા ના અંદાજ માટે કરવામાં આવે છે એક આંકડાકીય ઉપયોગ કરે છે અને અન્ય ડિટરમીનીસ્ટિક ઉપયોગ કરે છે અને બંનેનો ઉપયોગ કરીને હવે આપણે ક્રિટિકલ પ્રવૃત્તિઓને ઓળખવામાં સમર્થ છીએ ક્રિટિકલ પ્રવૃત્તિઓ એ એવી પ્રવૃત્તિઓ છે જે નેટવર્ક પરના ક્રિટિકલ પાથ પર છે અને જો તેમાં વિલંબ થાય તો પ્રોજેક્ટ નો સમયગાળો પ્રભાવિત થશે તેથી પ્રોજેક્ટ મેનેજરે ક્રિટિકલ પ્રવૃત્તિઓ વિશે વધુ કાળજી લેવી પડશે પ્રોજેક્ટ મેનેજરે નોન ક્રિટિકલ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ સ્લેક ની માત્રા નો અંદાજ પણ લગાવવો પડશે કારણકે તેઓ પ્રોજેક્ટ ના શેડ્યુલ માં થોડો વિલંબ કરાવી શકે છે બીજી બાજુ ત્યાં કેટલીક પ્રવૃત્તિઓ હોઈ શકે છે જેમાં મોટા પ્રમાણમાં સ્લેક ટાઇમ હોય છે જે પ્રોજેક્ટ પૂર્ણ થવાનાં સમય માં ફેરફાર કરી શકે છે તેમાં પ્રોજેક્ટ માં સમાપ્તિ સમય ને અસર કર્યા વિના ડિલે થઈ શકે છે આ પ્રોજેક્ટ મેનેજર માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ સંકેત છે કે તે સંસાધનો નું ફરીથી વિતરણ કરી શકે છે જેથી તે કોઈ કાર્યમાંથી મેન પાવર કાઢી શકે જેમાં સ્લેક ટાઇમ વધુ હોય અને મેન પાવર ને ક્રિટિકલ કાર્યો પર મૂકી શકે જેથી ક્રિટિકલ કાર્યો પૂરા થાય જેથી વિલંબ ઓછો થાય અને પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થાય તેથી દરેક પ્રોજેક્ટ મેનેજર માટે તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે ક્રિટિકલ પાથ શું છે ક્રિટિકલ પાથ પરની પ્રવૃત્તિઓ શું છે જે પ્રોજેક્ટ ની સમાપ્તિ ના સમયને અસર કર્યા વિના વિલંબિત થઈ શકતી નથી અને નોન ક્રિટિકલ પ્રવૃત્તિઓ શું છે અને કયા કાર્યો માં મહત્તમ સ્લેક છે જેથી સંસાધનો નું પુન વિતરણ કરી શકાય અને પ્રોજેક્ટ ને શેડ્યુલ મુજબ પૂર્ણ કરી શકાય આપણુ વ્યાખ્યાન હવે સમાપ્ત થવા આવ્યું છે હવે પછીનાં વ્યાખ્યાનમાં આપણે PERT CPM નેટવર્ક નો ઉપયોગ કરીને દરેક પ્રવૃત્તિ નો શરૂઆત નો સમય અંતિમ સમય સ્લેક અથવા ફ્લોટ સમય ની ગણતરી કેવી રીતે કરીશું તે જોઈશું અને ક્રિટિકલ પાથ ને કઈ રીતે ઓળખવા તે જોઈશું